ઠીક છે તેથી સ્ટેબિલિટી ના ક્રાઇટેરિયા ની એબીલીટી તરીકે જોતાં પછીની વસ્તુ જે આપણે જોવા માંગીએ છીએ તે છે Yee ગ્રીડમાં પ્રોપોગેટિંગ કરતી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડની એક્યુરસી તેથી એક્યુરસીની કંસિડરેશન હેઠળ આપણે એક ખૂબ જ સામાન્ય પ્રશ્ન ઉઠાવીશું તેથી ઉદાહરણ તરીકે જો હું તમને આ પૂછું કે તમે પ્રથમ શું છો તમે ડિસ્પરઝન ને શું સમજો છો તમારા મગજમાં પ્રથમ વસ્તુ શું આવે છે વિદ્યાર્થી ફ્રીક્વન્સી ડિપેંડંટ ફ્રીક્વન્સી ડિપેંડંટ એ સાચું તેથી ખરેખર પ્રેક્ટિકલી શું થાય છે વિવિધ ફ્રીક્વન્સીઝ જુદા જુદા વેલોસિટી સાથે ટ્રાવેલ કરો તેથી વિવિધ ફ્રીક્વન્સીઝ વિવિધ ઝડપે ટ્રાવેલ કરે છે તેથી દરેક વ્યક્તિ જાણે છે કે આ એક ફિઝિકલ ફીનોમીના છે આ ખૂબ જ સરળ છે અને શા માટે ઉદાહરણ તરીકે તમારી પાસે રેનબો છે કારણ કે ઓપ્ટિકલ મારો કહેવાનો અર્થ છે કે પ્રકાશ જુદી જુદી ઝડપે ટ્રાવેલિંગ કરે છે અને પાણીનો બબલ ડિસપર્ઝ થઈ જાય છે શું ન્યૂમેરિકલી ડિસપર્ઝ થઈ શકે છે તે થઈ શકે છે તેથી એક ફિઝિકલ ડિસપર્ઝન છે જે ઠીક છે બીજું ન્યૂમેરિકલ છે તેથી શું થશે તેથી ન્યૂમેરિકલ ડિસપર્ઝન ધારો કે હું વેવ પ્રોપોગેશન ને મોડલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું ચાલો કહીએ કે ફ્રી સ્પેસ ફિઝિકલી કોઈ ડિસપર્ઝન હોવો જોઈએ દેખીતી રીતે ના પરંતુ ન્યૂમેરિકલી ડિસપર્ઝન શકે છે તેના આધારે મેં FDTD કેવી રીતે અમલમાં મૂક્યું છે તેથી તે સારી બાબત હશે કે ખરાબ દેખીતી રીતે ખરાબ વસ્તુ તેથી આપણે જે જોઈશું તે એ છે કે સામાન્ય રીતે જે તમારી કેલ્ક્યુલેશનની એક્યુરસીને ખતમ કરે છે જો તમારા વેવ્ઝ જુદી જુદી ઝડપે ટ્રાવેલિંગ કરી રહ્યા હોય જ્યારે ફિઝિકલી તેઓ એક જ ઝડપે ટ્રાવેલ કરે તો તેને ન્યૂમેરિકલ ડિસપર્ઝન કહેવાય છે તેથી આપણે હવે એક્સ્પ્લોર કરીશું કે આ ન્યૂમેરિકલ ડિસપર્ઝન કઈ કન્ડિશનમાં થાય છે અને ક્યારે ન થાય તેથી આપણે તે જોવા જઈ રહ્યા છીએ તો ચાલો આપણે સૌ પ્રથમ સાચા સોલ્યુશન ને જોઈએ આપણે આ બધી કેલ્ક્યુલેશનમાં જોશું કે આપણે વેવ ઈક્વેશન નો ઉપયોગ ઘણો કર્યો છે કારણ કે તે હેન્ડલ કરવું ખૂબ જ સરળ છે તેથી આપણું વેવ ઈક્વેશન આપણને ઇલેક્ટ્રીક ફિલ્ડ માટે સ્પેસ અને ટાઈમના બીજા ડેરિવેટિવ્સ આપે છે અને આ આપણને જે સ્વરૂપનું સોલ્યુશન આપે છે તે આ આપણે બધા જાણીએ છીએ તો માટે જમણી તરફ શું છે ટ્રાવેલિંગ વેવ છે ચાલો આપણે આ ટર્મને અહીં કહીએ કે અહીં ફેઝરની અંદર આ ટર્મ શું કહેવાશે વિદ્યાર્થી ફેઝ તેથી આ ફેઝ છે વિદ્યાર્થી બરાબર તેથી જો હું તમને પૂછું કે આ વેવ કઈ ઝડપે આગળ વધી રહ્યું છે તે જાણવા માગું છું તો ફિઝિકલી શું છે જેને લોકસ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી તે શું છે કઈ ફેઝ વેલોસિટી તમે મેળવો છો વિદ્યાર્થી બરાબર છે તેથી ફેઝ વેલોસિટી એ કોંસ્ટંટ ફેઝ માટે લોકસ છે મને તે કેવી રીતે મળશે ખરું તેથી કોંસ્ટંટ ફેઝ એટલે ફેઝ કે જે સમય સાથે બદલવો જોઈએ નહીં તેથી હું કરીશ તેથી તે પહેલા મને આપશે તે પ્રથમ ટર્મ મને આપશે જમણી બાજુ 0 બને છે જે મને આપશે અને હું જાણું છું કે આ વેક્યૂમ માં c ની સમાન હશે આપણે આ પહેલેથી જાણીએ છીએ હવે પ્રશ્ન એ છે કે ન્યૂમેરિકલી તે શું છે તો આપણે કયો એપ્રોચ અપનાવવો જોઈએ થિયોરેટિકલ કેલ્ક્યુલેશન માં શું કરવું જોઈએ દેખીતી રીતે ફેઝ વેલોસિટી જે વેક્યૂમમાં c છે હવે હું આ જ પ્રશ્નનો જવાબ આપવા માંગુ છું પરંતુ હવે એક અલગ વર્લ્ડમાં જ્યાં મેં ફેઝ અને સમયને ડિસ્કરીટાઇઝ્ડ કરી દીધા છે તો મારો એપ્રોચ કેવો હોવો જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી પોઈન્ટ a પર જાઓ વિદ્યાર્થી તે પોઈન્ટ કે જે ઉપયોગમાં છે પરંતુ હું કેવી રીતે તેને ડિસક્રિએટ વર્લ્ડ માં લઈ આવું વિદ્યાર્થી થોડાક બનાવો તેથી મારો મતલબ એ છે કે આ મેથડ જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તે FDTD છે તેથી આપણી પાસે સમય અને સ્પેસમાં ફાઇનાઇટ ડીફરન્સ છે અને આપણી પાસે સેકન્ડ ડેરિવેટિવ છે તો મારે આ વસ્તુઓનો એપ્રોક્સીમેટ કેવી રીતે કાઢવો જોઈએ આપણે ફાઇનાઇટ ડીફરન્સ દ્વારા સેકન્ડ ડેરિવેટિવનું એપ્રોક્સીમેટ લગાવવું જોઈએ અને તેમાંથી કેવા પ્રકારના સંબંધનું પરિણામ આવે છે તે જોવું જોઈએ પછી આપણે ઉદાહરણ તરીકે તે સ્થિતિમાં લોકસ ફેઝના સ્થાનને જોઈ શકીએ છીએ અને જોઈ શકીએ છીએ કે તે પ્રકાશની ગતિ છે કે તે કંઈક બીજું છે હવે કઈ પરિસ્થિતિમાં તો આપણે આ પહેલા જોઈ લીધું છે કે કઈ પરિસ્થિતિમાં FDTDમાં ઈલેક્ટ્રિક ફિલ્ડ એક વેવ જેવું સોલ્યુશન હશે જ્યાં સુધી કોરંટ સ્ટેબિલિટી ક્રાઇટેરિયા સેટિસ્ફાઈડ છે તેથી જ્યારે કોરંટ સ્ટેબિલિટી ક્રાઇટેરિયા સેટિસ્ફાઈડ છે ત્યારે મારૂ E એક વેવ હશે આપણે તે મેળવ્યું તેથી ચાલો આપણે કહીએ કે તે આલ્ફા છે તેથી તે વેવ જેવું સોલ્યુશન છે જે અત્યારે મળે છે હું શું કરું તેથી આ સમીકરણ અહીં હું તેને અહીં ઉમેરી શકું છું અને તેને બદલી શકું છું કે કયા પ્રકારનું સેકન્ડ ડેરિવેટિવ કે જે ફાઇનાઇટ ડીફરન્સ દ્વારા બદલી શકાય છે તેથી ચાલો તે કરીએ તેથી પ્રથમ સ્પેશિયલ ડેરિવેટિવ છે તેથી ઇલેક્ટ્રીક ફિલ્ડ માટેનું આપણું નૉટેશન યાદ રાખો તે બનશે n એ ટાઈમ ઈન્ડેક્સ છે i એ સ્પેસ ઈન્ડેક્સ છે અને આ પોતે જ યાદ રાખવા માટેનું શોર્ટહેન્ડ નૉટેશન છે તે સ્પેસ અને સમયની ડિસ્કરીટાઇઝ્ડ સાથે વેવ જેવું સોલ્યુશન છે તેથી અહીં આ સરળ એક્સપ્રેશન હશે તેથી ખરું તો તે એક્સપ્રેશન સરસ દેખાય છે અમને એકસ્પેક્ટ ન હતી કે તે આટલી સરસ રીતે તે સરળ બનશે પરંતુ તે જ આપણને મળ્યું હવે ચાલો આપણે સૌ પ્રથમ જોઈએ કે જ્યારે હું સેટ કરું ત્યારે શું થાય છે તે તપાસો કારણ કે જ્યારે તેઓ 0 તરફ ટેન્ડ થાય છે ત્યારે મને સાચો સોલ્યુશન મળવો જોઈએ જેમ જેમ હું ડિફરન્સ વધારે બનાવું છું અને મારો મતલબ નાનો અને નાનો થાય છે તેમ હું એક્ચ્યુયલ ડેરિવેટિવનો એપ્રોક્સીમેટ લગાવીશ આ એક્સપ્રેશન સાથે અહી તે બનશે તેથી તો અહી મને શું મળશે વિદ્યાર્થી ડેરિવેટિવ તેથી હું જાઉં છું તેથી ચાલો અહીં જોઈએ તેથી આ બનવાનું છે તેથી બધા કેન્સલ થયા છે તેથી k રહેશે તેથી હું મેળવીશ અને આપણી ફેઝ વેલોસિટી જે હતી તેથી લિમિટમાં બધું સારી રીતે બિહેવ કરે છે કારણ કે આ મને c ની સમાન ફેઝ વેલોસિટી આપે છે તેથી લાઈફ સારી છે આ આપણે અપેક્ષા રાખીએ છીએ હવે પ્રશ્ન એ છે કે શું થાય છે ક્યારે અને ફાઇનાઇટ છે તેથી આપણે હજુ પણ કોરંટ સ્થિતિમાં છીએ તેથી આપણે હજી પણ કહીએ છીએ કે પરંતુ તે ફાઇનાઇટ નંબર છે મારો મતલબ એ છે કે જો કોરંટ ક્રાઇટેરિયા સેટિસ્ફાઈડ ન હોય તો મને વેવ જેવું સોલ્યુશન મળતું નથી પરંતુ હવે હું કોરંટ સ્થિતિમાં છું પરંતુ આ ફાઇનાઇટ છે તો શું આ સ્થિતિ હજુ સેટિસ્ફાઈડ થશે તેથી સૌ પ્રથમ અહીં આ એક્સપ્રેશનને જોતા હું હવે થીટા દ્વારા sin થીટા ને બદલી શકતો નથી તેથી તે જે છે તે બનશે હવે વિદ્યાર્થી ના તેનો અમલ કરવાનો છે મારો મતલબ ચાલો આપણે માની લઈએ કે કોરંટ સ્ટેબિલિટી સેટિસ્ફાઈડ છે તેથી શું તમે એવી પરિસ્થિતિ વિશે વિચારી શકો છો કે જ્યાં અને ફાઇનાઇટ હોય તેઓ 0 તરફ ટેન્ડિંગ ધરાવતા નથી તેઓ ફાઇનાઇટ છે તેમ છતાં મને મળે છે આ સંબંધ સંતુષ્ટ થવાનો છે તમે સંમત થશો કારણ કે તમે વેવ ઈક્વેશનને ડીસ્ક્રિટાઇઝિંગ કરીને તે મેળવ્યું છે તેથી આ સેટિસ્ફાઈડ હોવું જ જોઈએ શું તમે કોઈ સંબંધ અથવા એવી શરત વિશે વિચારી શકો છો કે જ્યાં તમને રેશિયો મળશે જે આ કેસમાં અમને મળ્યો છે જ્યારે મેં લીધો ત્યારે અમને અહીં તે રેશિયો મળ્યો શું હું ફાઇનાઇટ અને માટે સમાન સંબંધ મેળવી શકું છું તો હું હા પાડીશ આપણે આ એક્સપ્રેશનને અહીં જોઈ શકીએ છીએ યાદ રાખો કે જ્યાં તે તમારા હાથમાં છે ની સાથે તમે રમી શકો છો તેથી જો મારા હાથમાં આલ્ફા હોય તો હિંટ તરીકે તેનો અર્થ એ કે જો ધારો કે હું આલ્ફા ઠીક કરું તો મારે ફક્ત બેમાંથી એકને ઠીક કરવાની જરૂર છે અથવા કારણ કે તેઓ સંબંધિત છે તેથી ધારો કે હું ને ઠીક કરું તો મારે ફક્ત સ્પષ્ટ કરવું પડશે ચાલો કહીએ મારો મતલબ આપોઆપ ઠીક થઈ જાય છે શું તે તમને હિંટ આપે છે કે આલ્ફાના કયા મૂલ્ય માટે આ સંબંધ સરળ બનશે આપણે શું જોઈએ છે પ્રશ્નો સ્પષ્ટ છે જ્યારે હું આ એક્સપ્રેશનને જોઉં છું ત્યારે પ્રશ્ન સ્પષ્ટ છે તે બિલકુલ સ્પષ્ટ નથી કે તે જરૂરી નથી કે આ સમીકરણનો સોલ્યુશન હોય પરંતુ એક સ્પેશિયલ કેસ હેઠળ તે સમાન છે હા તેથી જ્યારે તેને મંજૂરી આપવામાં આવે ત્યારે શું થાય છે તે જુઓ તો પછી શું થશે અહીં શું થશે જો હું હવે સબ્સ્ટિટ્યુટ કરું તો તે બંને બાજુએ કંઝિસ્ટંટ છે તેથી તે મૂલ્ય આ ઈક્વેશનનું સોલ્યુશન છે તે તેને સેટિસ્ફાય કરે છે તેથી ડીસ્પર્ઝન સંબંધ શું છે અને રસપ્રદ રીતે તે અથવા ની કિંમત પર આધાર રાખતો નથી તેનો અર્થ એ છે કે તમે આવું થવાની અપેક્ષા ન રાખી હોત તેથી તે શું કહે છે એટલે તમે મારા વેવને જે પણ ડીસ્ક્રિટાઇઝિંગ પસંદ કરો છો તે ઝડપે ટ્રાવેલ કરે છે જે હું તેને ટ્રાવેલ કરવાની અપેક્ષા રાખું છું તેથી જો હું આના જેવું કંઈક પ્લોટ કરું તેથી હું અહીં શું પ્લોટ કરીશ ચાલો હું લાઇટ ની સ્પીડ અને ફેઝ વેલોસિટીનો રેશિયો લખું તેથી આઇડિયલી હું ફક્ત વેક્યૂમ ને સ્ટીમ્યુલેટિંગ કરું છું તેથી આઇડિયલી રીતે આ રેશિયો 1 હોવો જોઈએ આ 1 છે અને અહીં હું તેને ને વેવલેન્થ માં સામાન્ય બનાવવાનું પ્લોટ કરીશ કારણ કે ફ્રિક્વન્સી બદલાય છે બધું બદલવું પડશે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જે વેવલેન્થ તરફ જઈ રહ્યું છે તે હું માત્ર આ કરીશ તેથી તેને અનુલક્ષીને તેથી જ્યારે હું અહીં કયા પ્રકારના કર્વની અપેક્ષા રાખીશ ત્યારે આ શું કરવું જોઈએ સીધી લાઇન કર્વ્ડ લાઇન એંગલ x અક્ષથી વર્ટીકલ y અક્ષ 45 ડિગ્રી હું કયા પ્રકારના કર્વની અપેક્ષા રાખું છું સીધી ફ્લેટ લાઇન જવાબ છે 1 ની સમાન તેથી મારી પાસે અહીં વિવિધ મૂલ્યો હોઈ શકે છે ચાલો આપણે કહીએ કે 0 5 0 4 0 3 અને તેથી વધુ જેમ જેમ હું ઓરિજિન ની નજીક પહોંચું છું તેમ ડીસ્ક્રીટાઇઝેશન વધુ ફાઇન થતું જાય છે દરેકને આ વિશે ખાતરી છે વિદ્યાર્થી તે દ્વારા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની ફ્રી વેવલેન્થ છે તે વેવલેન્થને ગમે તે માં કન્વર્ટ કરે છે પરંતુ જ્યારે હોય ત્યારે શું થાય છે તેથી કદાચ મારે આ એક્સપ્રેશન અહીં ફરી એકવાર લખવું જોઈએ તેથી તે શું છે આપણે ફક્ત અહીં એક નજર કરી શકીએ છીએ તો તે sin ટર્મ બંને બાજુથી કેન્સલ નહીં થાય તો તમે શું કરશો પછી મારે ફેઝ વેલોસિટી વચ્ચે શું સંબંધ છે તે શોધવા માટે તમારે આ ટ્રાન્સેંડેંટલ ઈક્વેશનને સોલ્વ કરવું પડશે તેથી હું અને k વચ્ચેનો સંબંધ જાણવા ઇચ્છું છું તે જ હું શોધવા માંગુ છું તેથી આ કરી શકાય છે તે ન્યૂમેરિકલી સોલ્વ કરવું પડશે કારણ કે તે એક ટ્રાન્સેંડેંટલ ઈક્વેશન છે તે કરી શકાય છે પરંતુ તેથી મારો કહેવાનો અર્થ એ છે કે હું બતાવી રહ્યો નથી કે અહીં ગણતરી જે થાય છે તે કરવું ખૂબ મુશ્કેલ નથી મારો મતલબ એક વાત છે કે આપણે જાણીએ છીએ કે જેમ મને સંપૂર્ણ વેવનું બિહેવિયર મળે છે તેથી આ ગ્રાફ પર જે હું તમને બતાવી રહ્યો છું કારણ કે હું ઓરિજિનની નજીક પહોંચું છું ત્યારે હું શું થવું જોઈએ તે વધુ સારા અને વધુ સારા ડિસ્ક્રીટાઇઝેશન તરફ જઈ રહ્યો છું શું થશે તે c થી નો રેશિયો છે જેનો એપ્રોચ કરવો જોઈએ 1 એસિમ્પ્ટોટિક રીતે હું મારા ડિસક્રીટાઇઝેશનને વધુ સૂક્ષ્મ અને સૂક્ષ્મ બનાવું છું જે આલ્ફા તે sin થીટા એ થીટા દ્વારા બદલાઈ શકે છે અને બધું કેન્સલ થઈ જશે તેથી હું જાણું છું કે દરેક વસ્તુ કોઈક રીતે અહીં આવી જવી જોઈએ પરંતુ જેમ જેમ હું ફાઇનાઇટ મૂલ્યો પર જઉં છું તેમ તેમ હું જે થાય છે તેના મોટા અને મોટા મૂલ્યો તરફ જઉં છું તેમ પર્ફોર્મન્સ બગડવાનું શરૂ થાય છે તેથી આ કંઈક એવું દેખાવાનું શરૂ કરે છે કે આ ઓછું થાય છે જેમ કે કહો કે આલ્ફા 0 75 છે પછી જેમ તમે આલ્ફા વધુ ઘટાડવાનું શરૂ કરો છો તો તમને કહેશે કે આલ્ફા 0 5 છે અને વિદ્યાર્થી શું તે યોગ્ય છે શું તે આના કારણે છે વિદ્યાર્થી કોંપ્યુટેશન કોંપ્યુટેશન કે જેને તે ઓછો સમય લે છે કે વધુ સમય લે છે તેની સાથે કોઈ લેવાદેવા નથી તેને એ ફેક્ટ સાથે કરવાનું છે કે આ ઈક્વેશનનું સોલ્યુશન તમને અને k વચ્ચે ચોક્કસ સંબંધ આપે છે આદર્શ કિસ્સામાં તે તમને c અને k વચ્ચેનો રેશિયો આપે છે પરંતુ જ્યારે અને ફાઇનાઇટ હોય અને 1 ની સમાન આલ્ફા સાથે સંબંધિત ન હોય તો ત્યાં બીજું મૂલ્ય હશે જે c સિવાયના આ ઈક્વેશનને સેટિસફાય થાય છે અને તે c કરતાં તથા બીજા c અહીંથી આવે છે તો આ શું થઈ રહ્યું છે તેથી આ તમારું ન્યૂમેરિકલ ડીસ્પર્સન છે તેથી વેવ c કરતા સ્લો ટ્રાવેલ કરે છે જેની આપણે ફિઝિકલી અપેક્ષા રાખતા નથી ફિઝિકલી તે એક વેવ છે મેં અહીં કોઈ મીડિયમ અથવા મટિરિયલ પણ રાખ્યું નથી ફ્રી સ્પેસના વેવ એ પ્રકાશની ઝડપે ટ્રાવેલ કરવી જોઈએ પરંતુ કારણ કે હું તેને ફાઇનાઇટ પર સિમ્યુલેટિંગ કરી રહ્યો છું અને મેં પસંદ કર્યું છે કે મને આ પ્રોબ્લેમ છે તેથી જો તમે સમરી આપવા માંગો છો તેથી ડીસ્પર્સન ન્યૂમેરિકલી રીતે જો હું આ કેટલું ખરાબ છે તેને કંટ્રોલ કરવા માટે નોબ રાખવા માંગતો હતો મારો મતલબ કે આ સ્પષ્ટપણે અનડિઝાઇરેબલ ઇફેક્ટ છે તેથી જો મને એક નોબ અથવા ઘણી નોબ જોઈતી હોય જ્યાં હું તેના પર નિયંત્રણ રાખી શકું તો તે નોબ્સ શું છે વિદ્યાર્થી તેવી વેલ્યૂ નથી વર્કમાથી મળે છે વિદ્યાર્થી તેને દરેક જગ્યાએ રાખો ના તે ન્યૂમેરિકલ કન્વર્જન્સ છે જે એકવાર હું મારા ને ફિક્સ કરું ને હું તપાસ કરીશ કે હું જે વાત કરી રહ્યો છું તેના પર સોલ્યુશન કન્વર્જિંગ થઈ રહ્યું છે કે કેમ હું કહું છું હું જાણું છું કે આ ચર્ચાના આધારે હું જાણું છું કે મારા વેવમાં ન્યૂમેરિકલ ડીસ્પર્સન હશે હું તે અસરને ઓછી કરવા માંગુ છું હું ઇચ્છતો નથી કે મારા વેવ ન્યૂમેરિકલી રીતે તે ગતિથી અલગ હોય જે તેણે ફિઝિકલી રીતે ટ્રાવેલ કરવી જોઈએ આ અસર ઘટાડવા માટે મારા હાથમાં કોઈ નોબ્સ છે વિદ્યાર્થી તેથી આલ્ફા છે વસ્તુ યોગ્ય છે તેથી હું તેને કોરંટ પેરમીટરથી ચેક કરું છુ હું તેના પર આવીશ કોરંટ પેરમીટર 1 નોબ અન્ય કોઈપણ નોબ ડીસ્ક્રીટાઇઝેશન છે તેથી ડીસ્ક્રીટાઇઝેશન ફાઇન છે અને કોરન્ટ પેરમીટર 1 છે પરંતુ હું અહીં એક પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવા જઈ રહ્યો છું અને આપણે જાણીશું કે શા માટે પરંતુ મારો મતલબ એ છે કે હું અહીં જે સમજાવવા માંગતો હતો તેનો તેમના પ્રકારનું ઇલસ્ટ્રેટ એ છે કે કોરંટ પેરામીટર બદલીને અને ડીસ્ક્રીટાઇઝેશનને બદલીને મારા સિમ્યુલેશનમાં ન્યૂમેરિકલ ડીસ્પર્સન કેટલો થશે તે હું સિમ્યુલેટ કરી શકું છું બીજું ગમે તે થાય તમે જાણો છો કે જો તમારું કોરંટ પેરમીટર 1 કરતા ઓછું હોય તો તમે ન્યૂમેરિકલ ડીસ્પર્સનને ફેઝ કરશો તે કિસ્સામાં તેને બીટ કરવાનો તમારો એકમાત્ર રસ્તો એ છે કે તમારા ડીસ્ક્રીટાઇઝેશનને વધુ સારું બનાવવું અને તેના માટે તમે એક મોટું ઇનામ ચૂકવો છો તમે ને ફક્ત નાનું બનાવી શકતા નથી તમે ને પણ નાનું કરો છો અને તેથી તમારી RAM મેમરીની આવશ્યકતાઓ વધે છે તમારો કોંપ્યુટેશનનો સમય બધું વધારે છે